તો આજના આ લેક્ચરમાં આપણે 2 થીયરમની ચર્ચા કરીશું તે છે રેસિપ્રોસિટી થીયરમ અને કમ્પન્સેશન થીયરમ તો ચાલો આપણે રેસિપ્રોસિટી થીયરમથી શરૂઆત કરીએ તો રેસિપ્રોસિટી થીયરમ મૂળભૂત રીતે શું છે તો રેસિપ્રોસિટી થીયરમની આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે કે તે બધા નેટવર્ક માટે હોતું નથી આમ જ્યારે આપણે રેસિપ્રોસિટી થીયરમને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આપણે ખૂબ કાળજી રાખવી પડશે અને આપણે રેસિપ્રોસિટી થીયરમ પર જે રીસ્ટ્ર્રીક્શન લગાડવામાં આવેલ છે તેને આપણે ધ્યાનમાં રાખવાના રહેશે કારણ કે જો તમે તેને ધ્યાનમાં નહી લો તો રેસિપ્રોસિટી થીયરમનો તમે ખોટી રીતે ઉપયોગ કરશો અને સર્કિટમાં એક ગંભીર ખામી ધરાવતું પરિણામ આવી શકે છે આમ આ લેક્ચરમાં આ સમજાવીશું કે રેસિપ્રોસિટી થીયરમનો અર્થ શું છે અને આ વસ્તુઓને સ્પષ્ટ કરવા માટે આપણે 1 ઉદાહરણ પણ લઈશું તો ચાલો હવે આપણે જોઈએ કે આ રેસિપ્રોસિટી થીયરમનો અર્થ શું છે તો આ થીયરમ એમ કહે છે કે જો emf E હોય તો આ emf એ બીજું કંઈ નથી પરંતુ રેસિપ્રોસિટી નેટવર્કની 1 શાખામાં ઈલેક્ટ્રોમોટિવ ફોર્સ E એ અન્ય બ્રાન્ચમાં જે કરન્ટ ઉતપન્ન થાય છે તે I છે જે બીજી બ્રાંચમાં ઉત્પન્ન થાય છે હવે જો emf એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચ તરફ ગતિ કરે છે તો પણ ત્યાં એટલા જ જથ્થાનો કરન્ટ પ્રથમ બ્રાંચમાંથી પસાર થાય છે જ્યાં emf શોર્ટ સર્કિટ દ્વારા બદલાવવામાં આવે છે તો ચાલો આ એક સર્કિટ વડે સમજીએ આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણી પાસે મૂળ રૂપે એક સર્કિટ છે જ્યાં વોલ્ટેજ સોર્સ E એ નોડ a અને b ની વચ્ચે હાજર છે અને તે રેઝિસ્ટન્સમાંથી કરન્ટ I નોડ a અને b માંથી પસાર થવાના કારણે છે હવે જ્યારે વોલ્ટેજ સોર્સ એનર્જાઈઝ થયેલો છે ત્યારે સર્કિટ પણ એનર્જાઈઝ હશે અને ત્યારે આ ચોક્કસ બ્ર્રાન્ચમાંથી કરન્ટ પસાર થશે તો હવે આપણે કહીશું કે આ કરન્ટ I છે તો આ રેસિપ્રોસિટી થીયરમ શું કહેશે તો જો તમે આ બદલશો અથવા તમે કરન્ટ અને વોલ્ટેજ સોર્સ E ની સર્કિટમાં જગ્યા બદલશો તો આ સર્કિટમાં તમે બીજી કોઈની કિંમત બદલશે નહી તો તેનો અર્થ શું છે તો તેનો અર્થ એ છે કે આપણે E ની કિંમત બદલીએ છીએ તો તમે આ કઈ રીતે બદલશો તો બંનેની જગ્યા બદલાવી અને પેરામીટર 1 કે જે E વોલ્ટેજ સોર્સ છે અને બીજું કરન્ટ કે જે ચોક્કસ બ્રાન્ચમાંથી પસાર થશે આમ જો તમે કરન્ટ લોકેશન પર વોલ્ટેજ સોર્સને રાખશો તો તમને ખાતરી થશે કે વોલ્ટેજ સોર્સની પોલારીટીએ રીતે હોવી જોઈએ કે તે જ દિશામાં સર્કિટમાં પાવર હશે જે અગાઉ માટે કરન્ટની દિશા હશે તે જ હશે આમ આ રીતે તમે અહીં જોઈ શકો છો કે cd ની વચ્ચે E ની પોલારીટી માઈનસ છે જે ટોપ પર છે અને પ્લસ બોટમ પર છે આ રીતે આ સુનિશ્ચિત થશે કે સોર્સમાંથી જે કરન્ટ વહે છે તે તે જ દિશામાં હશે જેમ કે મૂળ સર્કિટ એનર્જાઈઝ હોય તો પણ તે ત્યાં હતો હવે પછી જ્યારે તમે તે બ્રાન્ચમાં કરન્ટ મૂકો છો કે જ્યાં વોલ્ટેજ સોર્સ જોડાયેલ હતા તો હવે તમારે સરળતા માટે નોડ a અને b શોર્ટ સર્કિટ કરો છો કારણ કે હવે વોલ્ટેજ સોર્સ ઉપલબ્ધ નથી આમ આ શોર્ટ સર્કિટ હોવી જોઈએ અને બીજા પેરામીટરને સમાન રાખીને નેટવર્કમાં સમાન કરન્ટ વહેશે તેનોઅર્થ એ થાય કે તમે વોલ્ટેજ સોર્સ અને કરન્ટનું લોકેશન બદલાવી શકો છો હવે એક અગત્યની વાત એ છે કે રેસિપ્રોસિટી થીયરમ ત્યારે જ લાગુ કરી શકો છો જ્યારે એકપણ ટાઈમ આધારિત એલીમેન્ટ ના હોય હવે જો તેને બીજા શબ્દોમાં કહીએ તો તમે એમ પણ કહી શકો કે રેસિપ્રોસિટી થીયરમનું અર્થઘટન એ રીતે કરી શકાય છે કે જ્યારે કોઈપણ નેટવર્કમાં વોલ્ટેજ સોર્સ અને કરન્ટની જગ્યાઓને એકબીજાની સાથે અદલાબદલી કરવામાં આવે ત્યારે સર્કિટમાં વોલ્ટેજ મેગ્નીટ્યુડ અને કરન્ટના પ્રવાહની માત્રા સમાન રહે હવે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે વોલ્ટેજ સોર્સની પોલારીટી દરેક સ્થિતિમાં બ્રાચ કરન્ટની દિશા સાથે સમાન હોવી જોઈએ આમ એક અગત્યની વાત એ ધ્યાનમાં રાખવી કે રેસિપ્રોસિટી થીયરમ જ્યારે સીંગલ નેટવર્ક હાજર હોય ત્યારે જ લાગુ પાડી શકાય છે આમ જો કોઈ નેટવર્ક જે છે તેની પાસે જો મલ્ટીપલ સોર્સ કનેક્ટ કરેલા હોય તો તમે રેસિપ્રોસિટી થીયરમ લાગુ કરી શકતા નથી આમ આ એક મર્યાદા છે કે જેને આપણે હંમેશા ધ્યાનમાં રાખવાની છે અન્યથા આપણે રેસિપ્રોસિટી થીયરમનો ખોટો ઉપયોગ કરીશું તો ચાલો હવે આપણે એક ઉદાહરણ દ્વારા આ આસ્પેક્ટને સમજીએ અને આ ચોક્કસ થીયરમને તમે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ તો ચાલો આપણે આ ચોક્કસ સર્કિટને આપણે જોઈએ જે આ આક્રુતિમાં દર્શાવેલ છે તો આપણી પાસે વોલ્ટેજ સોર્સ E 45 વોલ્ટ છે જે સર્કિટને કરન્ટ 𝐼𝑠 આપે છે અને 4 રેઝિસ્ટન્સ કે જે તમે અહીં જુઓ છો તે આ સર્કિટમાં દર્શાવેલ છે હવે આપણે એ સાબિત કરીશું કે જો તમે I અને E નું લોકેશન બદલશો તો પણ કરન્ટ I ની કિંમત બદલાશે નહી તો આપણે શું કરીશું તો સૌ પ્રથમ આપણે શોધીશું કે આ ચોક્કસ ગોઠવણમાં I નું મૂલ્ય શું હશે તો આપણે સૌ પ્રથમ સર્કિટને ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ ને શોધવાનો પ્રયત્ન કરીશું તો સર્કિટનો ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ Req 2 4 || 6 12 15 હોવો જોઈએ તેથી હવે આપણને સર્કિટનો કુલ ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ તરીકે 15 ઓહ્મ મળ્યો છે તેના દ્વારા તમે કરન્ટ 𝐼𝑠 ની કિંમત શોધી શકો છો જે Req 2 4 || 6 12 15 દ્વારા મળશે આમ કરન્ટ 𝐼𝑠 Is 4515 3A હોવો જોઈએ હવે તમે કરન્ટ ડિવિઝનના નિયમનો ઉપયોગ કરી શકો છો કારણ કે અહીં કરન્ટને 2 ભાગોમાં ડિવાઈડ કરવામાં આવે છે આ રીતે તેમાથી વહેતો પ્રવાહ રેઝિસ્ટન્સના સરવાળા દ્વારા રેઝિસ્ટરની ડિવાઈડેડ કિંમત જેટલી હશે જે તમે અહીં જોઈ શકો છો Is 3612 1 5A હવે રેસિપ્રોસિટી થીયરમને સાબિત કરવા માટે આપણે શું કરીશું તો આપણે E અને I ના લોકેશનને અરસપરસ બદલીશું તો આવા કિસ્સામાં શું થશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સર્કિટ માં ફેરફાર થશે જ્યાં તમે જોશો કે પ્રવાહ ની દિશા નીચે તરફ છે આમ માઇનસ ની નિશાની ઉપર આવશે અને પ્લસ ની નિશાની નીચે તરફ આવશે તેમજ કરંટ 𝐼𝑠 નો પ્રવાહ તે જ દિશામાં હશે જે દિશા માં I નો પ્રવાહ હતો જે આપણે આગળની આકૃતિ માં હતું અને જ્યાં વૉલ્ટેજ સોર્સ લાગેલ હતો તેને આપણે શોર્ટ કરેલ છે આપણે ધારીએ કે કરંટ I જે અગાઉના કિસ્સામાં હતો તે જ કરંટ સર્કિટ ના શોર્ટ થયેલ ભાગમાથી વહે છે તો હવે આપણે સાબિત કરવું પડશે કે I ની કિમ્મ્ત 1 5 A જેટલી થશે જ્યારે સર્કિટ ને રેસિપ્રોસિટી પ્રમેય મુજબ પરવર્તન કરીશું તો હવે તમે જોશો કે ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ નું મૂલ્ય Req 12 || 6 2 4 10 હવે આ કિસ્સામાં 𝐼𝑠 એટલે કે સોર્સ કરન્ટની કિંમત શું થશે તો 45 કે જે તમને વોલ્ટેજ્ સોર્સની કિંમત મળશે અને રેઝિસ્ટન્સ કે જે તમે આ સાઈટમાંથી સોર્સ દ્વારા મળે છે અને તે સર્કિટનો ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ છે આમ જ્યારે તમે સોર્સ કરન્ટની કિંમતની કિંમત ની ગણતરી કરો છો ત્યારે તે 4 5 એમ્પિયર થશે હવે કરન્ટ ડિવિઝન રૂલ પરથી તમે ફરીથી કરન્ટ I ની કિંમત કેટલી મેળવે શકો છો તો I 4 56126 1 5A મળે છે તો આપણે હવે જોઈ શકીએ છીએ કે આ બંને કિસ્સામાં કરન્ટ I સમાન રહે છે તો તેનો અથે એ થયો કે આ એક ચોક્કસ સર્કિટ માટે રેસીપ્રોસીટી થીયરમ દ્વારા સમજાવી શકાય છે આમ સર્કિટ કે જે મોડિફાઈ કરી છે અને આપણે વોલ્ટેજ સોર્સને એ રીતે ગોઠવીએ કે તેમાં વોલ્ટેજ સોર્સમાંથી કરન્ટ સમાન દિશામાં બહાર આવે છે અને પછી કરન્ટ I ને શોર્ટ સર્કિટ કરોઅને પછી આ સેગમેન્ટ સાથે વોલ્ટેજ સોર્સને કનેક્ટ થયેલા હોય તો હવે ચાલો આપણે બીજા પ્રમેય વિશે વાત કરીએ જેને કમ્પનસેશન થીયરમ કહેવામાં આવે છે નેટવર્ક એનાલીસીસમાં એક અગત્યનો થીયરમ કમ્પનસેશન થીયરમ છે જે ઈલેક્ટ્રીકલ સર્કીટની સેન્સીટીવીટીની ગણતરી માટે ઉપયોગી છે સેંસીટીવીટીનો અર્થ થાય છે જ્યારે તમે વોલ્ટેજની કિંમતને Δ𝑉 જેટલી બદલાવો છો અને જ્યારે તમે સેન્સીટીવીટીની કિંમત શોધવાનો પ્રયત્ન કરો છો ત્યારે આ ચોક્કસ સેગમેન્ટમાં કેટલો કરન્ટ બદલાય છે તે હવે આપણે જોઈએ આ રીતે આ ચોક્કસ સર્કીટ એલીમેન્ટ અથવા આ ચોક્કસ સેગમેન્ટ માટેની સેન્સીટીવીટીની કિંમત હવે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું તો હવે પ્રશ્ન એ છે કે આ કમ્પનસેશન થીયરમ એટલે શું તો હવે સર્કીટમાં 𝛥𝐼 જેટલા કરન્ટની ગણતરી કરી અને વધારાના રેઝિસ્ટન્સ 𝛥𝑅 ને બદલીને વોલ્ટેજ સોર્સ સાથે તેનું સીરીઝ કોમ્બીનેશન કરી શકાય છે જે મૂળ કરન્ટ 𝐼∗𝛥𝑅 અને રેઝિસ્ટન્સ 𝛥𝑅 નું સંયોજન છે આ જ સમયે સર્કિટમાંના તમામ સોર્સને તેમના ઈક્વીવેલેન્ટ ઈમ્પીડન્સ દ્વારા બદલી શકાય છે તો પ્રશ્ન એ છે કે તેનો અર્થ શું થાય તો ધારો કે તમારી પાસે 2 નેટવર્ક અને નેટવર્કના 2 ટર્મિનલ છે જે લોડ સાથે જોડેલ છે અને તેની કિંમત 𝑅𝐿 જેટલી છે તો હવે તમે શું કરી શકો છો તો તમે આખી સર્કિટને થેવેનિન ઈક્વીવેલેન્ટ દ્વારા બદલી શકો છો જેની ચર્ચા આપણે અગાઉ થેવેનિન ઈક્વીવેલેન્ટ થીયરમમાં ચર્ચા કરેલી હતી તો લેનિયર 2 ટર્મિનલ નેટવર્કને તેના થેવેનિન ઈક્વીવેલેન્ટ દ્વારા બદલી શકાય છે આમ અહીં નેટવર્કનો થેવેનિન ઈક્વીવેલેન્ટ આપણે બનાવ્યો હવે ધારો કે જો 𝑅𝐿 ની કિંમતને 𝛥𝑅 વડે બદલીએ છીએ તો લોડ કરન્ટને કારણે રેઝિસ્ટન્સ ની સુધારેલ કિંમત 𝑅𝐿𝛥𝑅 થશે તો હવે લોડ કરન્ટ 𝐼𝐿 જે અગાઉ હતો તે હવે 𝐼𝐿' થશે તેથી 𝐼𝐿' −𝐼𝐿 એ બીજું કંઈ નથી પરંતુ 𝛥𝐼 છે તો હવે તમારે જો ફક્ત 𝛥𝐼 ની જ અસર જોવી હોય તો સર્કિટને નવા વોલ્ટેજ સોર્સ તરીકે તમે સરળતાથી દર્શાવી શકો છો જે તમે અહીં જોઈ શકો છો કે તે કરન્ટના પ્રવાહનો વિરોધ કરે છે અને 𝑉𝐶 𝐼Δ𝑅 ની કિંમત કે જે 𝑅𝐿𝛥𝑅 ની સાથે સીરીઝ કનેક્શનમાં છે તો હવે 𝛥𝐼 કરન્ટની કિંમત જે 𝑉𝑐 હોવે જોઈએ જે તમે વોલ્ટેજ સોર્સની સંદર જોઈ શકો છો અને તે 𝐼𝛥𝑅 હોવો જોઈએ તેથી હવે જો તમે ફરીથી કમ્પનસેશન થીયરમ અનુસાર કરન્ટની ગણતરી કરો તો આપણને 𝛥𝐼 જેટલી કિંમત મળે છે તેથી જ્યારે તમે આ મુજબની ગોઠવણ કરો તો તમને સરળતાથી 𝛥𝐼 ની કિંમત મેળૅવી શકો છો આમ 𝛥𝐼 ની કિંમત I VcRThRThΔR હોવી જોઈએ આમ આ એ કિંમત હોવી જોઈએ જેને સરળતાથી તમે સુધારેલ સર્કિટ ઉપરથી શોધી શકો છો તો કમ્પનસેશન થીયરમનો ઉપયોગ કરી અને તમે જોઈ શકો છો કે રેઝિસ્ટન્સમાં 𝛥𝑅 જેટલા ફેરફારને કારણે 𝛥𝐼 જેટલી અસર હોઈ શકે અને આ જ છે કમ્પનસેશન થીયરમ જે આપણને કહે છે કે આ સર્કિટમાં કરન્ટમાં થતો ફેરફાર 𝛥𝐼 કે જે રેઝિસ્ટન્સ 𝛥𝑅 બદલી અને ત્યારબાદ વોલ્ટેજ સોર્સ 𝐼𝛥𝑅 અને રેઝિસ્ટન્સ 𝛥𝑅નું સીરીઝ કોમ્બીનેશન ઉમેરવામાં આવે છે તો આ એક વોલ્ટેજ સોર્સ 𝐼𝛥𝑅 અને રેઝિસ્ટન્સ 𝛥𝑅 છે આમ રેઝિસ્ટન્સ એ મૂળ રેઝિસ્ટન્સ 𝑅𝐿ની જેમ જ અકબંધ રહેશે તેથી 𝑅𝐿𝛥𝑅 એ સુધારેલ રેઝિસ્ટન્સ હશે હવે તે જ સમયે આપણે સર્કિટના તમામ સોર્સને તેમને સમાન ઈમ્પીડન્સ દ્વારા બદલી રહ્યા છીએ આમ તેનો અર્થ એ થયો કે મૂળ થેવેનિન વોલ્ટેજને આપણે શોર્ટ સર્કિટથી બદલી શકીએ છીએ હવે જો આપણી પાસે કરન્ટ સોર્સ હોય તો તે સર્કિટમાં તમામ રેઝિસ્ટન્સની કિંમત જાળવી રાખી અને ત્યારબાદ સર્કિટમાં બધા જ રેઝિસ્ટન્સની કિંમત રાખી અને ઓપન સર્કિટ કરવામાં આવશે આમ સર્કિટની ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સની કિંમત 𝑅𝑇ℎ જેટલી થશે આ રીતે ગોઠવણ કરી તમે સરળતાથી 𝛥𝐼 ની કિમત મેળવી શકો છો જે સર્કિટમાંથી પસાર થાય છે કારણ કે રેઝિસ્ટન્સની કિંમત 𝑅𝐿 માંથી બદલી અને 𝑅𝐿𝛥𝑅 થાય છે અને આ જ છે કમ્પન્સેશન થીયરમ હવે આપણે જેની ચર્ચા કરી તે સમજીએ તો આ કમ્પન્સેશન થીયરમ વોલ્ટેજ સોર્સ 𝐼𝛥𝑅 ની કિંમત આપે છે જે બીજું કંઈ નથી પરંતુ 𝑉𝑐 ની કિંમત છે જે આપણે અગાઉ જોઈ અને હવે તેનું ઓરીએન્ટેશન એ રીતે મળે છે કે તે ઓરીજીનલ કરન્ટ નો અવરોધ કરશે તો વૈકલ્પિક રીતે આપણે એમ પણ કહી શકીએ કે કોઈપણ નેટવર્કના રેઝિસ્ટન્સને એક વોલ્ટેજ સોર્સ દ્વારા બદલી શકાય છે જે બદલાયેલ રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ જેવો જ વોલ્ટેજ ધરાવે છે તો હવે તમે જ્યારે રેઝિસ્ટન્સમાં 𝛥𝑅 જેટલો ફેરફાર એ 𝛥𝑅 ના અક્રોસમાં વોલ્ટેજ મળે છે જે બીજું કંઈ નથી પરંતુ 𝐼𝛥𝑅 છે આમ તેને ઈક્વીવેલેન્ટ સોર્સ 𝑉𝑐 ની સાથે બદલી શકાય છે તો ચાલો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે હમણાં જ જે ગણતરી કરી અને સર્કિટને અપડેટ કરી તે સાચું છે કે નહીં તો ચાલો આપણે એવું ધારીએ કે લોડ 𝑅𝐿 કે જે dc સોર્સ નેટવર્ક સાથે જોડેલ છે હવે અહીં આપણી પાસે સોર્સ છે અને તેની સાથે લોડ 𝑅𝐿 જોડેલ છે તો જ્યારે આપણે થેવેનિન થીયરમની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે આ ચોક્કસ સર્કિટને થેવેનિન રેઝિસ્ટન્સને સીરીઝમાં રહેલા તેના ઈક્વીવેલેન્ટ વોલ્ટેજ દ્વારા બદલી શકાય છે તેથી આ સર્કિટને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઈક્વીવેલેન્ટ સર્કિટ દ્વારા બદલી શકાય છે અને ટર્મિનલ abના અક્રોસ પર લોડ 𝑅𝐿 પર જોડાયેલ છે હવે જો તમે 𝐼𝐿 ની કિંમતની ગણતરી કરો છો તે IL VThRThRL હોવી જોઈએ અહીં 𝑅𝑇ℎ એ બીજું કંઈ નથી પરંતુ થેવેનીન રેઝિસ્ટન્સ છે હવે આપણે જોઈએ કે જો આપણે લોડ રેઝિસ્ટન્સની કિંમત 𝑅𝐿 થી 𝑅𝐿𝛥𝑅 બદલીએ તો શું થશે તો બાકીની સર્કિટ યથાવત રહેતી હોવાથી થેવેનિન ઈક્વીવેલેન્ટ નેટવર્ક પણ અગાઉની જેમ જ રહેશે તો હવે શું થશે તો સર્કિટના બધા જ પેરામીટર સમાન રહેશે આમ થેવેનિન ઈક્વીવેલેન્ટમાં કોઈ જ પ્રકારનો બદલાવ થશે નહી અને થેવેનિન ઈક્વીવેલેન્ટ સમાન રહેશે એકમાત્ર ફેરફાર લોડ રેઝિસ્ટન્સ નો હોવો જોઈએ જે 𝑅𝐿𝛥𝑅 છે તો હવે કરન્ટ કે જે અપડેટ કરેલા લોડ રેઝિસ્ટરમાંથી વહે છે જે હવે 𝐼𝐿' છે તો હવે શું થશે તો હવે 𝐼𝐿' ની કિંમત શું હોવું જોઈએ તો તે IL V0RTh RLΔR મળે છે હવે આપણે કમ્પન્સેશન થીયરમ લાગુ કરી અને પછી આપણે વોલ્ટેજ સોર્સને તેના ઈન્ટર્નલ રેઝિસ્ટન્સ સાથે બદલીએ અને 1 અન્ય વોલ્ટેજ સોર્સ 𝑉𝑐 મૂકીએ છીએ તો હવે કમ્પન્સેશન થીયરમ મુજબ આપણી સર્કિટ આવી કંઈક હોવી જોઈએ જ્યાં આપણે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરીએ છીએ અને આ કિસ્સામાં નેટવર્કમાં તે 𝑉𝑇ℎ છે આમ આપણે વોલ્ટેજ સોર્સને Vth ને શોર્ટ સર્કિટ કરીએ છીએ તો હવે આપણે વોલ્ટેજ સોર્સ 𝑉𝑐 ની કિંમત 𝑉𝑐𝐼𝛥𝑅 ક્નેક્ટ કરેલ છે તો અહીં મેગ્નીટ્યુડ આના જેવી હોવી જોઈએ પરંતુ તે વિરુદ્ધ દિશામાં હોવાથી તે નેગેટીવ બની જશે તોઆપણે હવે જોઈશું કે આપણે અંતે આ કન્ડીશન ડિરાઈવ કરીશું તો હવે ચાલો હવે આપણે એવું માનીએ કે 𝛥𝐼 ની કિંમત બદલાય છે હવે જ્યારે 𝛥𝑅 ઉમેરવામાં આવે અને 𝐼𝐿 એ ઓરીજીનલ કરન્ટ હોય ત્યારે 𝛥𝐼𝐼𝐿′ −𝐼𝐿 𝐼𝐿′ જે સુધારેલ કરન્ટ છે હવે 𝐼𝐿′ અને 𝐼𝐿 ની કિંમતને ઉપરના સમીકરણમાં મુકવામાં આવે ત્યારે આપણને 𝛥𝐼 મળે છે I VThRTh RL ΔR V0RTh RL હવે આપણે તેને સરળ બનાવીએ જેમાં આપણે બંને ડીનોમીનેટરનો ગુણાકાર કરીએ અને આ ચોક્કસ જગ્યાએ તેનો ઉપયોગ આપણે કરીએ તેથી I VThRTh RL ΔR VThRTh RL VTh RTh RL RTh RL ΔRRTh RL ΔRRTh VThRTh RL ΔRRTh RL ΔR IL ΔRRTh RL ΔR મળે છે હવે આપણને ખબર છે કે VC IL ΔR મળે છે તેથી I VThRTh RL ΔR થાય આ રીતે આપણે ગણતરી કરી કે જ્યારે 𝛥𝑅 ની કિંમતમાં ફેરફાર થશે ત્યારે 𝛥𝐼 ની કિંમત શું હશે હવે જો તમે આ સર્કિટમાંથી સીધા જ જોશો તો 𝐼𝐿′ −𝐼𝐿 કરન્ટમાં જે ફેરફારનું મૂલ્ય લઈએ છીએ તે આપણને શું મળશે તે હવે આપણે જોઈએ તો જ્યારે તમે કમ્પનસેશન થીયરમને લાગુ કરો છો ત્યારે તમે વોલ્ટેજ સોર્સ દ્વારા સીધા જ બદલી અને રેઝિસ્ટન્સ સાથે વોલ્ટેજ સોર્સને સીરીઝમાં મુકી શકીએ છીએ તો આ કિસ્સામાં રેઝિસ્ટન્સમાં ΔR જેટલો ફેરફાર થાય છે આમ વોલ્ટેજ સોર્સ ઉપર જે કિંમત મુકવામાં આવે તે ઓરીજીનલ કરન્ટ અને અપડેટ થયેલ રેઝિસ્ટન્સ ΔR ના ગુણાકારની બરાબર હશે અને આ જ સમયે આપણે અન્ય તમામ વોલ્ટેજ સોર્સને નેટવર્કમાં રાખવો પડશે તો તેનો અર્થ એ છે કે આપણે સર્કિટમાં રહેલા વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરીશું આમ ડેરીવેશનમાં કર્યા વગર તમે ફક્ત સર્કિટમાં ΔR જેટલા ફેરફારનો ઉપયોગ કરી શકો છો અને તમે અપડેટ કરેલ વોલ્ટેજ સોર્સ સાથે સીધા બદલી શકો છો અને પછી કરન્ટમાં થતો ફેરફાર શોધી શકો છો કારણ કે રેઝિસ્ટનમાં થતો ફેરફાર 𝛥𝑅 જેટલો છે તો આ પરથી તમે શું કહેશો કે કમ્પનસેશન થીયરમને નીચે મુજબનો સારાંશ આપી શકીએ છીએ જેમાં બ્રાન્ચ રેઝિસ્ટન્સના ફેરફાર સાથે બ્રાન્ચ કરન્ટમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર આઈડીયલ કમ્પનસેટીંગ વોલ્ટજને ઈક્વીવેલેન્ટ છે જે મૂળ કરન્ટને વિરોધ કરતી બાન્ચ સાથે સીરીઝમાં હોય છે અને નેટવર્કમાં રહેલા બીજા સોર્સ કે જેને તેના ઈન્ટર્નલ રેઝિસ્ટન્સ સાથે બદલાવવામાં આવે છે આમ તેનો અર્થ એ થયો કે નેટવર્કનો ઈન્ટર્નલ રેઝિસ્ટન્સએ બીજું કંઈ નથી પરંતુ 𝑅𝑇ℎ છે આમ અન્ય સોર્સને ફક્ત ઈન્ટર્નલ રેઝિસ્ટન્સ દ્વારા બદલવામાં આવે છે આ પરથી તમે કહી શકો છો કે કમ્પન્સેશન થીયરમને રેઝિસ્ટન્સ સાથે સીરીઝમાં રહેલા અપડેટેડ વોલ્ટેજ સોર્સ સાથે બદલીએ તો તે લીનીયર સર્કિટ માટે સીધો લાગુ કરી શકાય છે જ્યાં ફેરફાર Δ જેટલો છે અને અપડેટેડ સર્કિટની મદદથી કરન્ટમાં થતા ફેરફારની કિંમત શોધી શકો છો અને આ સાથે જ આપણે આજનું આ સેશન અહીં પુર્ણ કરીએ તો આ ચોક્કસ સેશનમાં આપણે 2 થીયરમ વિષે ચર્ચા કરલ હતી હવે આવતા અઠવાડિયામાં આપણા કોર્સના બેઝિક ઈલેક્ટ્રીક સર્કિટમાં નવો ટોપિક શરૂ કરીશું